ચાલો હવે કંટ્રોલ બ્લોક્સ ની સાથે PV ના થ્રી ફેજ ના ગ્રીડ કનેક્શન ની ચર્ચા કરીએ હવે આ PV PV મોડ્યુલને ધ્યાનમાં લો જે એક ઇન્વર્ટરથી કનેક્ટ થયેલ છે હવે હું થ્રી ફેજ ના ગ્રીડ કનેક્શન થી પ્રારંભ કરું છું પછીથી હું સિંગલ ફેઝ ગ્રીડ કનેક્શન વિશે ચર્ચા કરીશ ખરેખર જો તમે જોશો તો થ્રી ફેજ ના ગ્રીડ કનેક્શન સિંગલ ફેઝ ગ્રીડ કનેક્શન કરતા વધુ સરળ છે તેથી મેં સિંગલ ફેઝ ગ્રીડ કનેક્શન ચર્ચાને પછીના તબક્કે રાખ્યું છે તેથી તમારી પાસે નામકરણ PV ઇન્વર્ટર થ્રી ફેઝ ઇન્વર્ટર અને ટ્રાન્સફોર્મર છે હવે થ્રી ફેઝ ના ઇન્વર્ટર ગેટ્સ તમારી પાસે છ ગેટ્સ છે સોર્સ માટેનો ગેટ ચાલો કહીએ કે હું IGBTs નો ઉપયોગ કરું છું અથવા મોસ્ફેટ્સ ગેટ ડ્રાઇવ્સ છ ગેટ ડ્રાઇવ્સ ત્યાં છે અને તેમને ગેટ ડ્રાઇવ સર્કિટથી ચલાવવું પડે છે તેમાંના છ આ અને ગેટ ડ્રાઇવને આ રીતે PWM બ્લોક થી કંટ્રોલ સિગ્નલ મળી રહ્યાં છે R ફેઝ Y ફેઝ B ફેઝ અથવા ABC ફેઝ માટે હવે PWM માં ઇનપુટ એ કંટ્રોલર ના આઉટપુટથી આવતા કંટ્રોલ સિગ્નલ હશે હવે આપણે શું નિયંત્રિત કરવા માગીએ છીએ હવે ચાલો આપણે કહી શકીએ કે હું ઇન્ડક્ટર કરંટ અથવા ગ્રીડમાં પમ્પ થઈ રહેલા કરંટ ને નિયંત્રિત કરવા માંગુ છું ચાલો હવે આપણે કંપેરેટર સાથે પ્રારંભ કરીએ ચાલો હું ig રેફરન્સ ની તુલના કરું હવે ચાલો કહી શકીએ કે મારી પાસે ગ્રીડને હું શું આપવા માંગુ છું ig રેફરન્સ અને મારી પાસે ig રેફરન્સ નું સેન્સ વેલ્યુ છે પ્રોફેસર કહેવા માંગે છે ig ig રેફરન્સ નહીં હું સમજી શકું છું કે તેમની સરખામણી કરો અને પછી તેને કંટ્રોલર બ્લોક માંઆપો તે PI કંટ્રોલર હોઈ શકે છે તેથી જો મારી પાસે ત્રણ ફેઝ છે તો હું દરેક ફેઝ માટે આ તુલના અને નિયંત્રણ કરીશ તેથી ચાલો આપણે કહીએ કે આ ફેઝ R અને આ igR માટે છે જે મારી જોડે છે તે ચોક્કસ ફેઝ કરંટ છે આની જેમ હું બીજા ફેઝ માટે મારી જોડે હશે મારી પાસે એક કંટ્રોલર હશે જે ig નો રેફરન્સ મૂલ્ય લેશે હવે આ કિસ્સામાં તે igY છે અને અહીંથી igY નું ફીડબેક મૂલ્ય અને કંપેરેટર નું આઉટપુટ કંટ્રોલર ને આપેલ છે અને ત્રીજો ફેઝ igB અને igB જેમાં રેફરન્સ ફીડબેક મૂલ્ય અને કંટ્રોલર ને આપેલ આઉટપુટ છે કંટ્રોલર ના આઉટપુટ ને અમે PWM બ્લોક માં આપીશું તો ચાલો આપણે કહીએ કે દરેક કંટ્રોલર અમે તેને આ રીતે PWM બ્લોક માં આપીશું તેથી આ કાર્ય એવી રીતે થાય છે કે કરંટ સેન્સ થાય છે રેફરન્સ ની સાથે તુલના થાય છે અને એરર ના આધારે કંટ્રોલર આઉટપુટ PWM ને સિગ્નલ મોકલશે જે ટ્રાયએંગલ કેરીઅર સાથે તુલના કરે છે અને પછી યોગ્ય રીતે દરેકને ઇન્વર્ટરના આર્મ્સ ને PWM ડ્રાઇવ આપે છે હવે તમે આ રેફરન્સો કેવી રીતે મેળવશો આ સંદર્ભો MPPT અલ્ગોરિધમમાંથી પ્રાપ્ત થાય છે કરંટ ત્રણેય કરંટ આ રીતે સેન્સ થાય છે તમે હોલ સેન્સરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને રેઝીસ્ટીવ શન્ટ્સ અને ડિફરન્શિયેલ એમ્પ્લીફાયર્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર્સથી કરી શકો છો પરંતુ તેને હોલ સેન્સરથી માપવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે કોન્ટેક્ટલેસ છે અને તેને ખૂબ વધારે બેન્ડવિડ્થ છે હવે MPP એલ્ગોરિધમ દ્વારા રેફરન્સ સેટિંગ પર આવીએ ચાલો કહીએ કે PV ટર્મિનલ્સની તરફનો વોલ્ટેજ vt છે અને PV દ્વારા કરંટ બીજા હોલ સેન્સરથી માપવામાં આવે છે ચાલો આપણે કહીએ અને તે it કહેવામાં આવે છે હવે મારી પાસે MPPT બ્લોક છે અને આપણે MPPT અલ્ગોરિધમનો જોયો છે એક MPPT અલ્ગોરિધમનો આપણે ઉપયોગ કરીશું અને તે માટેના ઇનપુટ્સ vt અને it હશે અને MPPT અલ્ગોરિધમનો આઉટપુટ શું હશે તે કરન્ટ્સ igR igY અને igB ના રેફરન્સ મૂલ્ય હશે હવે આ બધા રેફરન્સ સાઇનોસોડલ મૂલ્યો છે આ રેફરન્સ તમને સાઇનોસોડલ મૂલ્યો કેવી રીતે મળી જુઓ MPPT આઉટપુટ એક મૂલ્ય આપશે જે im imsinɷt થી સંબંધિત હશે તેથી એકવાર તમારી પાસે im imsinɷt જે મૂળભૂત રીતે સાઇન ટર્મ છે જ્યાં ɷt ખરેખર ગ્રીડ વોલ્ટેજ વેવફોર્મની ફ્રેકવંસી છે તેથી તમારી પાસે ગ્રીડ વોલ્ટેજ વેવફોર્મ અને ગ્રીડ ફ્રેકવંસી છે તેમાંથી તમે sinɷt યુનિટ sinɷt ટર્મ અને MPPT આઉટપુટ લેશો જે im મૂલ્ય ટોચનું મૂલ્ય અને im sinɷt sinɷt 120 sinɷt 2400 હશે તમે આ રેફરન્સ સેટ કરી રહ્યાં છો હશો આ રેફરન્સ અહીં આવશે તમે આ ત્રણેય કરંટ ને માપશો અને તે પછી તેના આધારે કંટ્રોલ ક્રિયા થશે અને પછી કંટ્રોલ થશે જો કે આ પ્રકારના સર્કિટમાં ઘણી ખામીઓ છે સૌ પ્રથમ રેફરન્સ igR igY igB તે બધા સાઇનોસોડલ તેઓ ડીસી નથી તેઓ સેટ પોઇન્ટ મૂલ્યો છે ડીસી સેટ પોઇન્ટ મૂલ્યો તેથી કંટ્રોલર એક ટ્રેકિંગ કંટ્રોલર બને છે તે હવે કોઈ સેટ પોઇન્ટ કંટ્રોલર નથી તેથી ત્યાં સેટ પોઇન્ટ કંટ્રોલર અને ટ્રેકિંગ કંટ્રોલર વચ્ચેનો મુખ્ય તફાવત છે રેફરન્સ કરંટ ig અને ફીડબેક સિગ્નલ કરંટ તે બધા સાઇનસોઇડ્સ સામાન્ય રીતે એસી સિગ્નલ છે અને તેથી ટ્રેકિંગ કંટ્રોલર ને મોટા સિગ્નલ ડેવિએશન ને નિયંત્રિત કરવો પડશે પરિણામે જો ig રેફરન્સ અને ફીડબેક સિગ્નલ ડી હોત તો ટ્રેકિંગ કંટ્રોલર ની બેન્ડવિડ્થ સેટ પોઇન્ટ કંટ્રોલર ની તુલનામાં ઓછી હશે તેથી સેટ પોઇન્ટ કંટ્રોલર ની તુલનામાં ટ્રેકિંગ કંટ્રોલર ની ડિઝાઇન વધુ જટિલ હશે જો કોઈ સેટ પોઇન્ટ કંટ્રોલર controller નો ઉપયોગ કરે તો પણ ઇન્ટ્રા સાયકલ ડાયનેમિક્સ પ્રાપ્ત કરવામાં સમર્થ હશે પરંતુ ટ્રેકિંગ કંટ્રોલર ની મદદથી ફક્ત ઇંટેગરલ ચક્ર ડાયનેમિક્સ પ્રાપ્ત કરી શકાય છે અહીં એક અન્ય મુદ્દો એ છે કે તમારી પાસે 3 અલગ કંટ્રોલર છે તમારે 3 કંટ્રોલર ની જરૂર છે દરેક ફેઝ માટે એક અને ડાયનેમિક્સ જોડવામાં આવે છે તેથી એક સાથે 3 કંટ્રોલર ને ટ્યુન કરવું મુશ્કેલ બનશે કારણ કે ડાયનેમિક્સ જોડવામાં આવે છે તેથી આ કેટલાક મુદ્દાઓ છે જેનો સામનો કરવો પડશે જ્યારે આ નિયંત્રણ પદ્ધતિમાં 3 ફેઝ ના PV ગ્રીડ સાથે જોડાયેલા શોધકો કંટ્રોલર બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે ચાલો જોઈએ કે આપણે dq axes નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરીને આને કેવી રીતે હલ કરીશું